પાવડર આધારિત પ્રોસેસિંગ પરના વ્યાખ્યાયન માં આપનું સ્વાગત છે ગલન ભાગો જટિલ ધાતુના ઘટકની રચનામાં પાવડર બેડ ફ્યુઝન પ્રક્રિયા નો ઉપયોગ કરવા માટે 4 સામાન્ય અભિગમ છે સંપૂર્ણપણે ગલન પ્રવાહી તબક્કામાં સિન્ટરિંગ પરોક્ષ પ્રક્રિયા પેટર્ન પદ્ધતિઓ તેથી સંપૂર્ણ ગલન માટે તમે 2 પાવડર લેવાનો પ્રયત્ન કરો છો તમે તે પાવડરને સંપૂર્ણપણે ઓગાળી દો લિક્વિડ ફેઝ સિન્ટરિંગ માટે તમારી પાસે 2 પાવડર છે જ્યાં આ પાવડર વચ્ચે ટોચ પર તમે અન્ય ધાતુ સાથે કોટિંગ કરી રહ્યા છો જેનું ગલનબિંદુ ઓછું છે અને આ તમને વધુ સારી રીતે એકીકરણ આપી શકે છે પછી પરોક્ષ પ્રક્રિયા અને પેટર્ન પદ્ધતિઓ વિશે આપણે વિગતમાં જોઈશું અગાઉ ચર્ચા કર્યા મુજબ સંપૂર્ણ ગલન અભિગમમાં ગલન પાવડર પદાર્થ હાઇ પાવર લેસર અથવા ઇલેક્ટ્રોન બીમ નો ઉપયોગ કરીને સંપૂર્ણપણે ઓગાળવામાં આવે છે અને પ્રવાહી તબક્કા સિન્ટરિંગ અભિગમમાં 2 ધાતુ પાવડર અથવા મિશ્રિત ધાતુ નું મિશ્રણ વપરાય છે જ્યા ઉચ્ચ ગલન તાપમાન વાળો ઘટક ઘન રહે છે અને નીચા ગલન તાપમાન વાળો ઘટક પીગળે છે અને તે એકબીજા સાથે વળગી રહેવામાં મદદ કરે છે પરોક્ષ પ્રક્રિયામાં પોલિમર કોટેડ મેટાલિક પાવડર અથવા મેટાલિક અને પોલિમર પાવડર નું મિશ્રણ ભાગ ના બાંધકામ માટે વપરાય છે તેથી એકવાર ફક્ત ભાગ ના બાંધકામ માટે ભાગ બાંધ્યા પછી તમે પોલિમર બર્ન કરો આગળની સ્લાઇડમાં આકૃતિ માટે આપણે જોઈશું ધાતુ પાવડર ની પ્રક્રિયામાં સામેલ પગલું બતાવે છે પરોક્ષ પ્રક્રિયા દરમિયાન પોલિમર બાઈન્ડર ઓગાળવામાં આવે છે અને કણોને એક સાથે જોડે છે અને ધાતુ પાવડર ઘન રહે છે તે પરોક્ષ છે ધાતુના પાવડરના કણો મોટા પ્રમાણમાં લેસર ની ગરમીથી અસરગ્રસ્ત રહે છે ઉત્પાદિત ભાગો સામાન્ય રીતે છિદ્રાળુ હોય છે અને પોલિમર થી બંધાયેલ લીલા ભાગો પર ભઠ્ઠી પ્રક્રિયા કરવામાં આવે છે તેથી તમે શું કરો છો તમે પોલિમર બાઈન્ડર માંથી આકાર મેળવવાનો પ્રયાસ કરો છો અને તમે પોલિમર બાઈન્ડર ને પણ ગરમ કરો છો તેથી એટલે કે પોલિમર બાઈન્ડર એકબીજાને વળગી શકે છે અને પછી આકાર બનાવી શકે છે તે આકાર બનાવે પછી શું જરૂરી છે પછી તમે તેને ફર્નેસ બ્લોઅર લો અથવા તમામ બાઈન્ડર્સ ને બાળી નાખો તેથી જે ક્ષણે બાઈન્ડર સળગાવી દેવામાં આવે છે તમારી સાથે શું બાકી છે તમે તે લઈ શકો છો અને જરૂરી આઉટપુટ મેળવવા માટે પોસ્ટ હીટિંગ પ્રક્રિયા ના આગલા તબક્કામાં જઈ શકો છો તેથી ધાતુ પાર્ટ્સ ફર્નેસ પ્રોસેસિંગ 2 તબક્કામાં થાય છે એક ડી બાઈન્ડીંગ અને ઈન ફિલ્ટરેશન અથવા એકીકરણ દ્વારા ડી બાઈન્ડીંગ દરમિયાન પોલિમર બાઈન્ડરને લીલા ભાગમાંથી દૂર કરવા માટે બાષ્પીભવન થાય છે લાક્ષણિક રીતે તાપમાન પણ એટલી હદ સુધી વધારવામાં આવે છે કે ધાતુના કણો વચ્ચે થોડી હદ સુધી નેકિંગ આવે છે ત્યારબાદ બાકીની છિદ્રાળુતા કાં તો સંપૂર્ણ ગાઢ ધાતુના ભાગને ઉત્પન્ન કરવા માટે નીચલા ગલનબિંદુ ધાતુની ઈન ફિલ્ટરેશન દ્વારા ભરવામાં આવે છે અથવા ભાગની છિદ્રાળુતા ઘટાડવા માટે વધુ સેન્ટરીંગ અને ડેંસિફિકેશન દ્વારા આ ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે છિદ્રાળુતાથી ખુશ છો તો તેને છોડી દો જો તમે ખુશ ન હોવ તો જ્યાં થઈ શકે એવું હોય ત્યાં ઈન ફિલ્ટરેશન કરવાનો પ્રયાસ કરો છો તમે સિરામિક છિદ્રાળુ પદાર્થ બનાવો છો અને પછી છિદ્રો દ્વારા સિરામિક પદાર્થની અંદર તમે ધાતુઓમાં ઈનફિલ્ટરેશન કરવાનો પ્રયાસ કરો છો તેથી આ ધાતુઓ જે ઘૂસી છે તે તમને લુબ્રિકેશન આપે છે ઠીક છે તેથી ત્યાં આપણે આ એપ્લિકેશન નો સંપૂર્ણ ઉપયોગ કરીએ છીએ ઈનફિલ્ટરેશન પરિમાણીય રીતે નિયંત્રિત કરવી સરળ છે કારણ કે એકંદર સંકોચન એકીકરણ કરતા ઘણું ઓછું છે જો કે ઈનફિલ્ટરેશન માળખાં હંમેશા પ્રકૃતિમાં સંયુક્ત હોય છે જ્યારે એકીકૃત માળખાં એક જ પદાર્થ પ્રકાર દ્વારા બનાવી શકાય છે ઈનફિલ્ટરેશન માળખાં હંમેશા પ્રકૃતિમાં સંયુક્ત હોય છે તેથી તમારી પાસે બેઝ સ્ટ્રક્ચર હશે ઉદાહરણ તરીકે આપણે શું વાત કરી રહ્યા છીએ આ બેઝ સ્ટ્રક્ચર છે અને અહીં ઈનફિલ્ટરેશન પદાર્થ છે આ પ્રવાહી ઈનફિલ્ટરેશન અથવા ઘન ઈનફિલ્ટરેશન છે આ તમામ ધાતુના ભાગો કણો છે જો કે ઈનફિલ્ટરેશન નું માળખું હંમેશા સંયુક્ત પ્રકૃતિનું હોય છે જ્યારે એકીકૃત માળખું પણ એક જ પદાર્થ દ્વારા બનાવી શકાય છે તેથી તમે કણો બનાવો છો અને પછી તમે તેને બાંધો છો તમે બાંધ્યા પછી તમે તેને સિન્ટર કરવાનો પ્રયાસ કરો છો અને તેમ છતાં તમારી પાસે છિદ્રો છે તમે સમાન પદાર્થના પ્રવાહીમાં ઈન ફિલ્ટરેશન કરો છો પાવડર બેડ ફ્યુઝન પદ્ધતિનો ઉપયોગ કરીને ધાતુના ભાગ બનાવવાનો અભિગમ છેલ્લો અભિગમ છે અગાઉના 3 અભિગમો માટે પાવડર બેડ પ્રક્રિયામાં ધાતુ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ અંતિમ અભિગમમાં પાવડર બેડ પ્રક્રિયામાં બનાવેલ ભાગ ધાતુ ભાગો બનાવવા માટે વપરાતી પેટર્ન છે પાવડર બેડ ફ્યુઝન સર્જિત ભાગની બે સૌથી સામાન્ય રીતોનો ઉપયોગ ધાતુ પાર્ટ સર્જન માટે થાય છે ઇન્વેસ્ટમેન્ટ ઢારણ પેટર્ન અથવા રેતી ઢારણ પેટર્ન તેથી મૂળભૂત રીતે આપણે શું કરીએ છીએ રેતી ઢારણમાં આપણે પેટર્ન બનાવવાનો પ્રયાસ કરીએ છીએ આ બીબું છે આ રેતી છે આ એક પેટર્ન છે જે આ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવી છે આપણે ઇન્વેસ્ટમેન્ટ ઢારણ પણ કરી શકીએ છીએ આપણે આને પોલિમરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી શકીએ છીએ પેટર્ન ને પોલિમરમાંથી બહાર કાઢી શકીએ છીએ પછી આપણે શું કરીએ છીએ તેની ઉપર સિરામિક કોટિંગ કરીએ છીએ સિરામિક ગરમ કરીએ છીએ તેથી જે પોલિમર અંદર છે તે પીગળે છે અને મરી જાય છે અથવા તે પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે તમે તેને રેડી શકો છો પછી તમને સિરામિક શેલ મળે છે સિરામિક શેલનો ઉપયોગ પેટર્ન તરીકે કરી શકાય છે અને પછી તમે ઘણી બધી ઉપયોગિતા બનાવવાનું શરૂ કરી શકો છો તેમાં તમે પોલિમરનો ઉપયોગ કરી શકો છો તમે મીણનો ઉપયોગ પણ કરી શકો છો ઇન્વેસ્ટમેન્ટ ઢારણ ના કિસ્સામાં મશીનમાં પોલિસ્ટરીન અથવા મીણ આધારિત પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ પોસ્ટ પ્રોસેસિંગ દરમિયાન સિરામિકમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે અને ઢારણ દરમિયાન ઓગાળવામાં આવે છે રેતી ઢારણ મોલ્ડના કિસ્સામાં આ રેતી ઢારણ મોલ્ડ છે રેતી અને થર્મોસેટિંગ બાઈન્ડરનું મિશ્રણ રેતી ઢારણ કોર કેવિટી અથવા ઇન્સર્ટ બનાવવા માટે મશીનમાં સીધી પ્રક્રિયા કરવામાં આવે છે સિરામિક ભાગો જેમ કે ધાતુ પાર્ટ્સ સિરામિક પાર્ટ્સ પણ બનાવી શકાય છે ધાતુ અને સિરામિક વચ્ચેનો એકમાત્ર તફાવત એ છે કે સિરામિકની સરખામણીમાં ધાતુ નીચું ગલનબિંદુ ધરાવે છે સિરામિક ભાગો બનાવવા માટે પાવડર બેડ ફ્યુઝન પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે તેની ઘણી રીતો છે આમાં ડાયરેક્ટ સિન્ટરિંગ કેમિકલ પ્રેરિત સિન્ટરિંગ પરોક્ષ પ્રક્રિયા અને પેટર્ન પદ્ધતિઓનો સમાવેશ થાય છે જેમ કે ધાતુઓમાં અહીં પણ તમારી પાસે પેટર્ન પદ્ધતિઓ હશે સીધા સિન્ટરિંગમાં પાવડર બેડમાં ઉચ્ચ તાપમાન જાળવવામાં આવે છે જ્યારે લેસરનો ઉપયોગ દરેક સ્તર બનાવવા માટે નિર્ધારિત સ્થળે પાવડર બેડના સિન્ટરિંગને વેગ આપવા માટે કરવામાં આવે છે પરિણામી સિરામિક ભાગ તદ્દન છિદ્રાળુ હશે અને તેથી ઘણી વખત ઉચ્ચ ઘનતા પ્રાપ્ત કરવા માટે ભઠ્ઠીમાં પ્રક્રિયા કરવામાં આવે છે આ છિદ્રાળુતા સિરામિક્સના રાસાયણિક પ્રેરિત સિન્ટરિંગમાં પણ જોવા મળે છે સિરામિક પાવડરની પરોક્ષ પ્રક્રિયા ધાતુ પાવડરની પરોક્ષ પ્રક્રિયા સમાન છે પરોક્ષ પ્રક્રિયા શું હતી આ તે છે તમારી પાસે તમારો છૂટક પાવડર હશે તેથી છૂટક પાવડરમાં તમે પોલિમર બાઈન્ડર સાથે ધાતુ અથવા સિરામિક કણો મિશ્રિત જોઈ શકો છો આ પોલિમર બાઈન્ડર છે પાવડર બેડ ફ્યુઝન પ્રક્રિયા થાય છે આ એકીકૃત છે અને તમે લીલો ભાગ બનાવવાનો પ્રયાસ કરો છો તેથી તમે માત્ર પોલિમર ને ઓગાળો છો તેથી પોલિમર સિરામિક અથવા ધાતુના કણોને બાંધે છે અને પછી તમે તેને તમારી ભઠ્ઠીમાં ગરમ કરો છો જ્યારે તમે ભઠ્ઠીમાં ગરમ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે આ બધું પોલિમર દૂર જાય છે અને થોડી માત્રા માં નેકિંગ થાય છે તાપમાનના આધારે બે ધાતુ કણો અથવા સિરામિક વચ્ચે નેકિંગ થાય છે અને પછી તમે તેને આગળની પ્રક્રિયામાં લઈ જવાનો પ્રયાસ કરો ભઠ્ઠી પ્રક્રિયામાં તમે વધુ સારી રીતે એકીકરણ થતું જોશો ઠીક છે અને અહીં જ્યાં સંપૂર્ણ ખાલી જગ્યા હતી ત્યાં તમે કેટલીક પદાર્થ દ્વારા ફિલ્ટર કર્યું છે તેથી તે જરૂરી છે ઉદાહરણ તરીકે તમારી જરૂરિયાતો માટે લુબ્રિકેશન અસર માટે તાંબુ કરી શકાય છે એલ્યુમિનિયમ કરી શકાય છે લીડ કરી શકાય છે પોલિમર સાથે જોડાયેલા ધાતુઓ અને સિરામિક કણો અહીં જોવામાં આવે છે પોલિમર બાઈન્ડરનું આગામી ગલન અને મજબૂતીકરણ ધાતુ અથવા સિરામિક પાવડરને અસર કર્યા વિના જટિલ ભાગની રચના કરવા સક્ષમ બનાવે છે તેથી કણો છે પછી નિશ્ચિત તાપમાન પર પોલિમર બાષ્પીભવન અને પાર્ટિકલ સિન્ટરિંગ થાય છે પરિણામે છિદ્રાળુ સિન્ટર ઘટક બને છે પછી તમે નીચલા ગલનબિંદુ ધાતુ સાથે ઈન ફિલ્ટરેશન કરો છો જેના પરિણામે ઘનતા વાળો ઘટક બને છે તેથી ધાતુઓ અને સિરામિક્સની પરોક્ષ પ્રક્રિયા માટેનો આ પ્રવાહ છે ડી બાઈન્ડીંગ પછી સિરામિક બ્રાઉન ભાગને છિદ્રાળુતા ઘટાડવા માટે એકીકૃત કરવામાં આવે છે અને ઈનફિલ્ટરેશન કરવામાં આવે છે ઈનફિલ્ટરેશનના કિસ્સામાં આ બે દબાણ દ્વારા તે કરી શકાય છે તે હકારાત્મક દબાણ દ્વારા કરી શકાય છે અથવા તે નકારાત્મક દબાણ દ્વારા કરી શકાય છે તેના પર શૂન્યાવકાશ લાગુ કરી શકાય છે તમે ચૂસો અને પછી પદાર્થને વહેવા દો અથવા તમે પ્રવાહી પદાર્થને વહેવા માટે દબાણ કરો જ્યારે ઈનફિલ્ટરેશન તરીકે ધાતુ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સિરામિક ધાતુ સંયુક્ત માળખું બનાવી શકાય છે આવા કિસ્સામાં જેમ કે SiC માળખું બનાવતી વખતે પોલિમર બાઈન્ડર પસંદ કરી શકાય છે જે બ્રાઉન ભાગમાં કાર્બન અવશેષોની નોંધપાત્ર માત્રાને પાછળ છોડી દે છે પીગળેલા સિલિકોન સાથે ઈનફિલ્ટરેશન પીગળેલા સિલિકોન અને કાર્બન વચ્ચેની પ્રતિક્રિયામાં પરિણમે છે જે SiC ઉત્પન્ન કરે છે આ રીતે લોકો SiC ભાગો Si મોલ્ટન SiC અને કાર્બન ઉત્પન્ન કરે છે આમ એકંદર SiC પદાર્થમાં વધારો થાય છે અને અંતિમ ભાગમાં Si ના ભાગને ઘટાડે છે તેથી પાવડર બેડ ફ્યુઝન પ્રક્રિયાઓના ભિન્ન સ્વરૂપો પાવડર બેડ ફ્યુઝન પ્રક્રિયાનું વિશાળ સ્વરૂપ આજે વિકસાવવામાં આવ્યું છે આપણે જે જોયું છે તે માત્ર થોડી સફળ પ્રક્રિયાઓ છે પરંતુ લોકો તેમની જરૂરિયાતો ના આધારે વિવિધતા સાથે આવ્યા છે આ પ્રક્રિયાઓ વચ્ચેના વ્યવહારિક તફાવતને સમજવા માટે પાવડર વિતરણ પદ્ધતિ ઉષ્મિય પ્રક્રિયા ઊર્જા ઉમેરનો પ્રકાર વાતાવરણીય પરિસ્થિતિઓ ઓપ્ટિક્સ અને અન્ય સુવિધાઓ એકબીજાના સંદર્ભમાં કેવી રીતે બદલાય છે તે જાણવું અગત્યનું છે વ્યાપારી પ્રક્રિયાની ઝાંખી અને વિકાસ હેઠળની કેટલીક નોંધપાત્ર પ્રણાલીની ચર્ચા આ વિભાગમાં કરવામાં આવી છે નીચા તાપમાનની પ્રક્રિયા માટે લેસર આધારિત પ્રણાલી વપરાય છે નીચા તાપમાન લેસર બેડ પાવડર બેડ ફ્યુઝન તકનિક માટે 2 મુખ્ય ઉત્પાદકો છે આ નીચા તાપમાનવાળા મશીનો પોલિમરની સીધી પ્રક્રિયા માટે અને ધાતુઓ અને સિરામિક્સની આડકતરી પ્રક્રિયા માટે રચાયેલ છે આ બંને કંપનીઓ તેમના મશીનો વિશ્વભરમાં વેચે છે અને સેવા આપે છે પોલિમર પ્રોસેસિંગ માટે રચાયેલ ઓછા તાપમાનવાળો પાવડર બેડ વોશિંગ મશીનો સામાન્ય રીતે સિલેક્ટિવ લેસર સિન્ટરિંગ મશીનો અથવા લેસર સિન્ટરિંગ મશીનો તરીકે ઓળખાય છે SLS મશીનો મશીન મોડેલ વ્યાપારી રીતે રજૂ કરવામાં આવ્યા હતા અને આ પ્રણાલી હાલમાં 3D પ્રણાલી USA દ્વારા બનાવવામાં અને આપવામાં આવે છે જેણે 2001 માં DTM ખરીદ્યું હતું આ ઉદ્યોગ ઝડપથી બદલાઈ રહ્યો છે અને કંપનીઓ કંપનીઓને ખરીદે છે કંપનીઓને વેચે છે તેથી લાંબા સમય માટે કોઈ એક માલિક રહેતો નથી ઓટોમોબાઇલની જેમ આપણી પાસે થોડા સાંધા છે તેથી 3D માં રેપિડ મેન્યુફેક્ચરિંગ માં અથવા રેપિડ પ્રોટોટાઇપિંગ માં આપણી પાસે એક સાંધો હોતો નથી આમ એક તકનિક સ્થાપિત કરો વેચો પછી બીજી કંપની સ્થાપો અને તેમ આ ચાલુ રહે છે તેથી 3D પ્રણાલી એ 2001 માં DTM ખરીદ્યું આ એક ટિપ છે આ લેસર સિન્ટરિંગ પ્રક્રિયા પસંદગીયુક્ત લેસર સિન્ટરિંગ પ્રક્રિયા માટેની યોજનાકીય આકૃતિ છે તમારી પાસે પાવડર બેડ છે આ બેડમાં તમારી પાસે પોલિમર ધાતુ અથવા સિરામિક પાવડર હોઈ શકે છે તેથી આ પાવડર ત્યાં હશે આ પાવડર હવે પાવડર બેડમાં ખસેડવામાં આવે છે આ પાવડર બેડ ને ટેબલ તરીકે ઓળખવામાં આવે છે આ પાવડર બેડ ઉપર ખસે છે તે ટેબલ નીચે ખસે છે રોલર જે એક બાજુથી બીજી બાજુ વળે છે પાવડરના એક સ્તરની આવશ્યક માત્રા લેવાનો પ્રયાસ કરે છે અને તેને ટેબલની ઉપર ફેલાવે છે અને પછી આ રોલર બીજા છેડે જાય છે પછી જ્યારે સિન્ટરિંગની સિંગલ લેયર માહિતી સમાપ્ત થાય છે બેડ તેને એક સ્તર દ્વારા નીચે ખેંચે છે આ પાવડર ડિલિવરી પિસ્ટન એક સ્તર દ્વારા ઉપર જાય છે રોલર આ છેડામાંથી પદાર્થ લે છે અને ટેબલ પર જાય છે અને પછી આ છેડે જાય છે તેથી આ અંત છે તો હવે તમારી પાસે લેયર બાય લેયર બાય લેયર માહિતી છે અને તે આ રીતે થાય છે તેથી અહીં તમારી પાસે લેસર છે આ ઓપ્ટિક્સ છે જે લેસર સાથે જોડાયેલ છે આ સ્કેનિંગ મિરર છે તેથી તે તમને ઉત્પાદન માટે 2D સ્તર પર માહિતી આપે છે ભાગની ચોકસાઈ તાપમાનની એકરૂપતા બનાવવાની ઝડપ પુનરાવર્તિતતા લક્ષણની વ્યાખ્યા અને સપાટીને અંતિમ સ્વરૂપ આપવું સંદર્ભમાં નવા મશીનો અગાઉના મશીનો કરતા ઘણા સુધારાઓ આપે છે અને માર્ગ દ્વારા તમારે એ પણ સમજવું જોઈએ કે પાવડર બેડ ની આસપાસ ઉષ્માતાપક મૂકવામાં આવ્યું છે અહીં મધ્ય ભાગમાં હીટિંગ છે તે તમને ખૂબ ઊંચા તાપમાને લઈ જશે નહીં અને પછી ડિલિવરી પિસ્ટન પર અહીં પણ તમે જાળવશો અથવા સમગ્ર પ્રણાલી ઓછી ભઠ્ઠીની અંદર ઓગળતા તાપમાને નહીં પણ ઓછા તાપમાને જાળવવામાં આવશે મુક્ત વાતાવરણના સંદર્ભમાં કોઈ દૂષણ ન થાય તેની ખાતરી કરવા માટે પાણીના અણુઓ ત્યાં ન હોવા જોઈએ અને તે પ્રતિક્રિયા આપવા જોઈએ નહીં તેઓ તે કરે છે અથવા તેઓ તેને ભઠ્ઠીની અંદર મૂકે છે અને આર્ગોન ગેસ સાથે પ્રોજેક્ટ કરે છે તેથી લેસર એક્યુટ લેસર રિઝોલ્યુશનમાં સુધારો થયો છે પાવડરનું કદ કરવામાં આવ્યું છે પાવડરનું કદ ઘટાડવામાં આવ્યું છે પછી પાવડરના કદમાં એકરૂપતા કરવામાં આવે છે પછી સ્કેનીંગની ગતિ વધારે છે પછી પુનરાવર્તિતતા ડ્રાઇવ મિકેનિઝમ્સમાં સુધારો થયો છે તેથી આ કેટલીક વસ્તુઓ છે જે ચાલુ રાખવામાં આવી છે આપણે SLS પ્રક્રિયા કરવા જઈ રહ્યા છીએ જેથી હવે તમને 3D પ્રણાલીની વધુ સારી સુવિધાઓ મળે ઓછા તાપમાનવાળા મશીનો પાવડર પાવડર પદાર્થના પ્રકારને ચલાવવા માટે રચાયેલ છે CO2 લેસર અને નાઇટ્રોજન વાતાવરણના ઉપયોગને કારણે આશરે 0 1 થી 3 ટકા ઓક્સિજન સાથે આ મશીનો શુદ્ધ ધાતુઓ અને સિરામિક્સની સીધી પ્રક્રિયા કરવામાં અસમર્થ છે અને એસિડ નાયલોન પોલિમાઇડ પદાર્થ સાથે પોલિમર પદાર્થ પર પ્રક્રિયા કરવા માટે શ્રેષ્ઠ છે બીજો તે છે જ્યાં તમે બાઈન્ડરનો ઉપયોગ કરો છો જે પ્રિન્ટર હેડમાં રાખવામાં આવે છે અને પછી લેસરને બદલે આ બાઈન્ડર લેસરને બાઈન્ડર હેડ દ્વારા બદલવામાં આવે છે આ બાઈન્ડર બાઈન્ડર હેડ અથવા આગામી અદ્યતન સંસ્કરણ લેસરને દૂર કરી રહ્યું છે અને પછી પ્રિન્ટ હેડ સાથે બદલી રહ્યું છે તેથી આ પ્રિન્ટ હેડમાં નોઝલ હશે ત્યાં ઘણી નોઝલો હશે અને તે દરેક નોઝલમાં તમારી પાસે છિદ્ર હશે તેથી આ નોઝલ છે આ છિદ્ર છે આ છિદ્ર દ્વારા બાઈન્ડર પદાર્થ નીચે પડે છે અને આ બાઈન્ડર પદાર્થ નિશ્ચિત સ્થાન પર પડે છે જ્યાં ક્યારેય તમારે કણો સાથે જોડાવું પડે છે અને પછી તમને નિકાસ મળે છે તેથી આ છે તેઓ પોલિસ્ટરીન આધારિત ઢારણ પદાર્થો અને ઇલાસ્ટોમેરિક પદાર્થો પર સીધી પ્રક્રિયા પણ કરી શકે છે અને તેઓ ઘણીવાર પોલિમર બાઈન્ડર્સ સાથે ધાતુ પાવડરની પરોક્ષ પ્રક્રિયા કરવાની ઓફર કરે છે આ SLS પ્રક્રિયાનું અદ્યતન આગલું ચલ છે ત્યાં 4 મોટી કંપનીઓ છે જે ધાતુ અને સિરામિક પાવડરના સીધા ગલન અને સિન્ટરિંગ માટે વ્યાપારી રીતે ઉપલબ્ધ લેસર આધારિત પ્રણાલી બનાવે છે EOS જર્મની MTT કન્સેપ્ટ લેસર જર્મની અને ફેનિક્સ પ્રણાલી ફ્રાન્સ આ તમામ 4 એક મોટા ખેલાડી છે અત્યારે પણ તેઓ બજારમાં ઉપલબ્ધ છે તેઓ અદ્ભુત કામ કરે છે તમામ 4 એકબીજાના હરીફ છે આ બધી કંપનીઓ વિશ્વભરમાં વેચતી નથી અને મશીનની સર્વિસ આપતી નથી તમામ 4 કંપનીઓ યુરોપમાં મશીનો વેચે છે જ્યારે EOS અને MTT યુનાઇટેડ સ્ટેટ્સમાં સક્રિય રીતે પ્રણાલી વેચે છે તેથી તેમની પાસે એક નિશ્ચિત બજાર પણ છે જે તેમાંથી પસાર થાય છે ભારતમાં તમે દલાલ મારફતે આ તમામ 4 મેળવી શકો છો તકનિકની આ શ્રેણીને વર્ણવવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પરિભાષા પસંદગીયુક્ત લેસર ગલન છે જોકે લેસર ક્યુસિંગ અને ડાયરેક્ટ મેટલ લેસર સિન્ટરિંગમાં લેસર શબ્દનો ઉપયોગ અમુક ઉત્પાદકો દ્વારા નીચેના વિભાગોમાં દર્શાવ્યા મુજબ પણ થાય છે આ ચર્ચા માટે અમે SLM નો ઉપયોગ સામાન્ય રીતે તકનિકનો સંદર્ભ લેવા માટે કરીએ છીએ અને કોઈ ખાસ પ્રકાર માટે નહીં પોલિમરની સરખામણીમાં ઉચ્ચ તાપમાનની વાહકતા ઓક્સિડાઇઝ કરવાની સંભાવના સપાટીની ઊંચી સપાટી પર તણાવ ધાતુ પાવડરની ઓછી શોષણ ક્ષમતા તેમને પોલિમર કરતાં પ્રક્રિયામાં નોંધપાત્ર રીતે વધુ મુશ્કેલ બનાવે છે આ મહત્વપૂર્ણ ગુણધર્મો છે જેની નોંધ લેવી જોઈએ આજે વ્યાપારી રીતે SLM ઉપલબ્ધ છે તેથી સમાન લેસરનો ઉપયોગ કરી શકાતો નથી ક્રિયાપ્રતિક્રિયાનો સમય સમાન હોઈ શકતો નથી આજે વ્યાવસાયિક રૂપે ઉપલબ્ધ SLM પ્રણાલી જર્મનીની ફ્રોનહોફર ઇન્સ્ટિટ્યુટ દ્વારા વિકસિત સિલેક્ટિવ લેસર પાવડર રીમેલ્ટિંગ અભિગમ નો એક પ્રકાર છે તેમના સંશોધનોએ ધાતુ પાવડરના સફળ આધારિત બિંદુ મુજબના ગલન માટે જરૂરી મૂળભૂત પ્રક્રિયા તકનીક વિકસાવી તરંગલંબાઇ સાથે લેસરનો ઉપયોગ ધાતુના પાવડરની શોષણક્ષમતાને વધુ સારી રીતે ટ્યુન કરે છે તે SLM પ્રક્રિયાને વધારવા માટેની એક ચાવી હતી ઉદાહરણ તરીકે લાલ લેસર લીલા લેસર વાદળી લેસર લાલ લેસર વાદળી લેસર અને લીલા લેસર નો પ્રતિભાવ સંપૂર્ણપણે અલગ છે તેથી જરૂરિયાત પર આધાર રાખીને તેઓ લેસર પસંદ કરે છે અને જ્યારે આપણે લેસર પદાર્થ ની પારસ્પરિક અસર વિશે વાત કરીએ છીએ ત્યારે શોષણ ક્ષમતા મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારબાદ લગભગ તમામ SLM મશીનોએ આજે ફાઇબર લેસરમાં રૂપાંતરણ કર્યું છે જે સામાન્ય રીતે ખરીદી અને જાળવણી માટે સસ્તા છે વધુ સઘન ઊર્જા કાર્યક્ષમ અને Nd YAG લેસરો કરતાં વધુ સારી બીમ ગુણવત્તા ધરાવે છે 3D માઇક્રોમેક AG જર્મની એક લેસર પ્રોસેસિંગ કંપની છે જેણે 25 મિલીમીટર અને 50 મિલીમીટર વ્યાસ અને 40 મિલીમીટરની ઊંચાઈના નાના બિલ્ટ સિલિન્ડરો સાથે નાના પાયે SLM પ્રક્રિયાઓ વિકસાવી છે આજે જ્યારે આપણે બાયો ઇમ્પ્લાન્ટ જોઈ રહ્યા છીએ જ્યારે આપણે માઈક્રો ફ્લુઇડિક ચેનલો જોઈ રહ્યા છીએ જ્યારે આપણે ઈલેક્ટ્રોનિક્સ તરફ જોઈ રહ્યા છીએ જ્યારે આપણે MEMS ઉપયોગિતાને જોઈ રહ્યા છીએ જ્યાંથી તમે સીધા જ શરૂઆતથી જ ઉત્પાદન કરવા માંગો છો આપણે અંતિમ ભાગ બનાવવા માટે આ તકનીકનો ઉપયોગ કરીએ છીએ હકીકતમાં ત્યાં કેટલીક જટિલ ભૂમિતિઓ છે જેનો ઉપયોગ થાય છે જટિલ ભૂમિતિ ભાગો જે તમારા ઇમ્પ્લાન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે જે તમારા માટે 2 પ્રક્રિયાને બાદ કરવા માટે ખૂબ જ મુશ્કેલ છે પરંતુ એડિટિવ પ્રક્રિયા તેને નહિવત સમયમાં વિકસાવે છે અને ફરીથી તમે ત્યાં કાર્યાત્મક રીતે વર્ગીકૃત પદાર્થ મેળવી શકો છો તેથી આ ઇમ્પ્લાન્ટ ને નાના વિરૂપણ નાના વિરૂપણ અથવા દબાણમાં ફેરફાર માટે ખૂબ સંવેદનશીલ બનાવે છે તેથી તમારા ઇમ્પ્લાન્ટ માટે SLM પ્રક્રિયા એ એકમાત્ર પ્રક્રિયા છે જેનો ઉપયોગ ધાતુ આધારિત અથવા તે કાર્યક્રમો માટે ભાગો બનાવવા માટે થાય છે તેથી તે રેપિડ મેન્યુફેક્ચરિંગ છે અને જેમ મેં તમને અગાઉ કહ્યું હતું જ્યારે આપણે એક સ્તર જ કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે એક જ સ્તરમાં તમે એકસાથે ધાતુના ભાગોની શ્રેણી શરૂ કરી શકો છો તેથી જો તમારી પાસે 30 સેન્ટિમીટર ક્રોસ 30 સેન્ટિમીટર ટેબલ હોય અને જો તમારા ઘટકનું કદ ભાગ્યે જ 2 સેન્ટિમીટર હોય છે તેથી હવે શું થશે તમે 25 અથવા 30 ભાગો લેયર બાય લેયર બનાવી શકો છો જ્યારે તમે એક ભાગ સમાપ્ત કરો ત્યારે તે કરી શકાય છે તમને 30 ભાગો પણ મળશે ભાગોનો એરે બનાવવામાં આવે છે આ નવી તકનીક છે જ્યાં લોકો રેપિડ મેન્યુફેક્ચરિંગ નો ઉપયોગ કરી રહ્યા છે તમે જીવંત ઉપયોગિતાનો બનાવવા માટે રેપિડ પ્રોટોટાઇપિંગ તકનીકોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની યોજના બનાવો છો ફાઇબર લેસર નાના ફીચર્ડ ડેફિનેશન્સ માટે ખાસ નાના સ્પોટ પર કેન્દ્રિત છે ફાઇન ફીચર પ્રજનન માટે જરૂરી ફાઇન પાવડર પાર્ટિકલ સાઇઝનો ઉપયોગ કરવા માટે તેઓએ એક અનન્ય 2 મટિરિયલ પાવડર ફીડિંગ મિકેનિઝમ વિકસાવી છે 2 પાવડર ફીડ સિલિન્ડરો વચ્ચે બિલ્ડ પ્લેટફોર્મ આવેલું છે જ્યારે ફરતી રોકર આર્મ પાવડર ફીડ સિલિન્ડર ની ઉપર હોય છે ત્યારે પાવડરને ફીડર માં ધકેલી દેવામાં આવે છે જેથી હોપર પાવડર ભારીત થાય છે જ્યારે રોકર આર્મ બિલ્ડિંગ પ્લેટફોર્મ ની ઉપર ખસેડવામાં આવે છે ત્યારે તે લેસર પ્રોસેસિંગ પહેલા બિલ્ડિંગ સિલિન્ડરથી દૂર જતા પાવડરને જમા કરે છે અને સુવાળું કરે છે ફીડ સિલિન્ડર વચ્ચે ફેરફાર કરીને પ્રક્રિયા કરવામાં આવતી પદાર્થને લેયર બાય લેયર શૈલીમાં બદલી શકાય છે આમ મલ્ટિલેયર સ્ટ્રક્ચર્સ રચાય છે 2005 માં જાહેર કરાયેલ ESO ની વિશિષ્ટ વિતરણ વ્યવસ્થા મુજબ એક દિવસ ગ્રાહકો માટે મશીનો ઉપલબ્ધ થઈ શકે છે જેઓ પોતાના માટે મશીનો ખરીદવા ઈચ્છે છે તેથી ડેસ્કટોપ પ્રિન્ટિંગ ની જેમ આપણી પાસે ડેસ્કટોપ 3D પ્રિન્ટિંગ મશીનો હશે જેમાં તેઓ લેસરનો ઉપયોગ કરી શકે છે કારણ કે લેસર પણ આર્થિક રીતે સસ્તા બની રહ્યા છે શરૂઆતમાં જે સોલિડ સ્ટેટ લેસર હતું હવે તે ફાઇબર લેસર બની ગયું છે ફાઇબર લેસર આર્થિક રીતે સસ્તા છે જ્યારે તમે ઉચ્ચ પાવર માટે જાઓ છો ત્યારે તેમાં ઘણાં અન્ય તકનીકી પડકારો હોય છે પરંતુ આજકાલ ફાઇબર લેસર ખૂબ જ આર્થિક રીતે સસ્તા બની રહ્યા છે ઇલેક્ટ્રોન બીમ ને લેસર થી બદલવું એ એક નવું ચલણ છે કેમ કે તમે સિન્ટરિંગ પર ચોક્કસ નિયંત્રણ રાખવા માંગો છો તેથી પાવડર બેડ ફ્યુઝનમાં ઇલેક્ટ્રોન બીમ ગલન સફળ અભિગમ બની ગયું છે લેસર બેડ પ્રણાલી થી વિપરીત ઇલેક્ટ્રોન બીમ ધાતુ પાવડર કણો વચ્ચે ફ્યુઝન પ્રેરિત કરવા માટે ઉચ્ચ ઉર્જા ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરે છે આ પ્રક્રિયા સ્વીડન ની ચાલ્મર્સ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવી હતી હવે તે બજારમાં ઉપલબ્ધ છે SLM ની જેમ EBM પૂર્વ નાખેલા પાવડરના પાતળા સ્તર પર કેન્દ્રિત લેસર બીમ સ્કેન કરે છે જે સ્લાઇસ ક્રોસ સેક્શન મુજબ સ્થાનિક ગલન અને રિસોલિડીફિકેશન નું કારણ બને છે તે માહિતી નું એક પિક્સેલ એક સ્થળ છે જો કે SLM અને EBM કેવી રીતે કામ કરે છે તેનો તફાવત કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યો છે હું તમને આગળનું કોષ્ટક બતાવીશ આ થર્મલ સ્રોત ઇલેક્ટ્રોન બીમ લેસર બીમ વાતાવરણ નો સારાંશ છે તમારી પાસે વેક્યુમ છે તમારી પાસે નિષ્ક્રિય ગેસ છે સ્કેનિંગ છે ડિફ્લેક્શન કોઇલ છે અહીં આપણે EBM માં ડિફ્લેક્શન કોઇલનો ઉપયોગ કરીએ છીએ અહીં આપણે ગેલ્વો નો ઉપયોગ કરીએ છીએ કારણ કે ગેલ્વોનો ઉપયોગ xy સમતલ પર માહિતી આપવા માટે થાય છે અને પછી જ ઊર્જા નું શોષણ અહીં વાહક છે તે શોષક છે આ 2 ગુણધર્મો સંપૂર્ણપણે અલગ છે આ ઓપ્ટિક આધારિત મિલકત છે પછી પ્રી હીટિંગ ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરી શકાય છે ઈન્ફ્રારેડનો ઉપયોગ મુક્ત વાતાવરણના દૂષણને ટાળવા માટે કરી શકાય છે આગામી સ્કેનીંગ ખૂબ જ ઝડપી છે તે મર્યાદિત ઇલેક્ટ્રોન છે કારણ કે લેસર હોઈ શકે છે કોઇલનો ઉપયોગ થાય છે ડિફ્લેક્શન કોઇલ નો ઉપયોગ થાય છે તેથી તે ખૂબ જ ઊંચી ઝડપે સ્કેન કરી શકે છે ઊર્જા ખર્ચ મધ્યમ છે તે ખૂબ ઊંચો છે સપાટીની સમાપ્તિ મધ્યમથી નબળી છે તે ઉત્તમથી મધ્યમ છે ઇલેક્ટ્રોન બીમમાં ઉત્કૃષ્ટ અને પસંદગીયુક્ત લેસર ગલન પદાર્થમાં ફિચર રિઝોલ્યુશન મધ્યમ છે તેનો ઉપયોગ ધાતુઓ માટે થઈ શકે છે કોઈપણ ધાતુઓ અને બિન ધાતુઓ માટે તેનો ઉપયોગ કરી શકાય છે આ એક લાક્ષણિક ભાગ છે જે એક ઘૂંટણ નો સાંધો છે જે ઇલેક્ટ્રોન બીમ ગલનનો ઉપયોગ કરીને H13 ટૂલ સ્ટીલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તમે એક અદ્ભુત સપાટી જુઓ છો આજે તે ફરજિયાત બની ગયું છે તે ઘૂંટણની સર્જરી નો અભિન્ન ભાગ બની ગયું છે રસપ્રદ ભાગ એ છે કે જ્યારે આપણે આ ઘૂંટણના સાંધા પર કામ કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણે ઘણી બાબતોનો અહેસાસ કરીએ છીએ જ્યારે મેં પણ કામ કર્યું અમને ઘણી બાબતોનો અહેસાસ થયો કોઈ 2 દર્દીઓને લગભગ સમાન ઘૂંટણની સાંધા હશે કારણ કે તમારું બોડી માસ ઇન્ડેક્સ અલગ છે અને તમારા લોડિંગ પાર્ટ ટાઇમ ઘૂંટણ પર અલગ છે તેથી તે કિસ્સામાં ઘૂંટણનો સાંધો દરેક માટે સમાન નથી તેથી તમારે પહેલા તમારા ઘૂંટણને સ્કેન કરવો પડશે MRI માહિતીમાંથી નેગેટિવ કાઉન્ટરપાર્ટ ને સમજવો પડશે પોલિમર મોડેલ બનાવવાનો પ્રયાસ કરવો પડશે તમારા ઘૂંટણના સાંધાને જુઓ એકવાર તમે બધું સમજી ગયા પછી તે જ CAD મોડેલને ટ્રેસ કરો ઇલેક્ટ્રોન બીમ પર જાઓ અથવા SLM પ્રક્રિયાનો ઉપયોગ કરો તમારો ભાગ બનાવવાનો પ્રયાસ કરો તેથી આ ભાગ ઘણી વખત તમારા માટે વૈવિધ્યપૂર્ણ રીતે બનાવાયેલ છે તમે જાણો છો કે ડોકટરો 7 કલાક થી 9 કલાક સુધી ઘૂંટણનું પ્રત્યારોપણ ઓપરેશન કરવામાં સામેલ હોય છે મોટાભાગનો સમય સામૂહિક કસ્ટમાઇઝેશન તરફ છે આપણે દરેક દર્દી માટે આ કેવી રીતે અલગ અલગ બનાવીશું ઇલેક્ટ્રોન બીમ સ્વાભાવિક રીતે લેસર બીમથી અલગ છે કારણ કે ઇલેક્ટ્રોન બીમ પ્રકાશની ગતિની નજીક ફરતા ઇલેક્ટ્રોનના પ્રવાહથી બનેલો છે જ્યારે લેસર બીમ પ્રકાશની ગતિએ ફરતા ફોટોનથી બનેલા છે તેથી અહીં પ્રકાશની ગતિની નજીક જવું જ્યારે ઇલેક્ટ્રોન બીમ વાતાવરણીય દબાણ પર ગેસમાંથી પસાર થાય છે ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રોન અણુ અને ગેસ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને વિચલિત થઈ જાય છે તેથી મશીનમાં જોડવા માટે તમારે વેક્યુમ ચેમ્બર ની જરૂર છે તેનાથી વિપરીત જ્યાં સુધી ગેસ ચોક્કસ તરંગ લંબાઈ માટે પારદર્શક હોય ત્યાં સુધી લેસર બીમ અસરગ્રસ્ત ગેસમાંથી પસાર થઈ શકે છે આમ ઇલેક્ટ્રોન બીમ નીચા આંશિક શૂન્યાવકાશ વાતાવરણમાં પ્રેક્ટિસ કરવામાં આવે છે જ્યારે ફાઇબર લેસર નો ઉપયોગ કોઈપણ વાતાવરણમાં થાય છે જો લેસરને પસાર થવા દેવામાં આવે તો ઇલેક્ટ્રોન પાવડર બેડ SLM પ્રક્રિયા કરતા વધારે તાપમાને જાળવવામાં આવે છે ઘણા કારણો છે પ્રથમ કારણ છે ઇલેક્ટ્રોન બીમ પ્રણાલીમાં ઉપયોગમાં લેવાતા બીમનું ઊંચું ઊર્જા ઇનપુટ કુદરતી રીતે આસપાસના છૂટક પાવડરને નીચા ઊર્જા લેસર બીમ કરતા ઊંચા તાપમાને ગરમ કરે છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનો અર્થ એ છે કે બિલ્ડ વખતે સ્ટેડી સ્ટેટ યુનિફોર્મ ટેમ્પરેચર જાળવવા માટે તમારી જગ્યાનો ફેલાવો થશે EBM પ્રક્રિયા બિલ્ડ પ્લેટફોર્મના તળિયે પાવડર લગાવીને ધાતુ સબસ્ટ્રેટને ગરમ કરવા માટે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરે છે તે બિલ્ડ પ્લેટફોર્મના તળિયે ઇલેક્ટ્રોન બીમ ધાતુ સબસ્ટ્રેટને ગરમ કરે છે તે પાવડર નાખતા પહેલા ગરમ થાય છે ઇલેક્ટ્રોન બીમને ડિ ફોકસીંગ કરીને અને સબસ્ટ્રેટ અથવા પાવડર બેડની સમગ્ર સપાટી પર તેને ખૂબ જ ઝડપથી સ્કેન કરીને બેડને પ્રી સેટ તાપમાન રાખવા માટે ઝડપથી અને સમાન રીતે ગરમ કરવામાં આવે છે ધારો કે તાપમાન ખૂબ ઓછું છે તમે ખૂબ ગરમી લાગુ કરો છો વહન ઘટના આ વહન ઘટનાને કારણે આવે છે ત્યાં છે રિઝોલ્યુશન અલોપ થયું છે પરિણામે પાવડર બેડ હીટિંગ માટે મોટાભાગની SLM પ્રણાલીમાં હાજર રેડિએટિવ અને રેઝિસ્ટિવ હીટ નો ઉપયોગ સામાન્ય રીતે EBM માં થતો નથી તે રેઝિસ્ટિવ હીટિંગ અથવા ઇન્ફ્રારેડ હીટિંગ નથી નિશ્ચિત તાપમાન પર પાવડર બેડ જાળવીને જો કે લાક્ષણિક EBM ભાગનું પરિણામી માઇક્રોસ્ટ્રક્ચર SLM કરતા સંપૂર્ણપણે અલગ છે જો તમે માઇક્રોસ્ટ્રક્ચર જોશો તો તે સંપૂર્ણપણે અલગ હશે EBM ખૂબ સારું આઉટપુટ આપે છે ખાસ કરીને SLM વ્યક્તિગત લેસર સ્કેન રેખાઓ સામાન્ય રીતે સરળતાથી ઓળખી શકાય તેવું છે જ્યારે વ્યક્તિગત સ્કેન રેખાઓ માં EB માઇક્રો સ્ટ્રક્ચરમાં ઘણી વાર અલગ પડે છે તેથી EB નો ઉપયોગ કરવાનો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ફાયદો છે જ્યાં સુધી ઇલેક્ટ્રોન બીમનો સવાલ છે તમને ખૂબ જ સુંવાળી સપાટી આખરી સ્પર્શ પોસ્ટ પ્રોસેસિંગ ખૂબ જ સરળ બને છે SLM માં ઝડપી ઠંડક નાના ગ્રેઈન નું કદ બનાવે છે અને ત્યારબાદ અનુગામી લેયર માત્ર અગાઉ જમા થયેલા લેયરને આંશિક રીતે ઓગાળે છે પાવડર બેડ નીચા પર્યાપ્ત તાપમાને રાખવામાં આવે છે એલિવેટેડ તાપમાન ગ્રેઈન ની વૃદ્ધિ લેયરિંગ અસરને ભૂંસી નાખતી નથી ઇલેક્ટ્રોન બીમમાં પાવડર બેડનું ઊંચું તાપમાન અને મોટા અને વધુ પ્રસરેલી ગરમીનું ઉમેરાવવું સતત ગ્રેઈન ની ઢબમાં પરિણમે છે તે અનુરૂપ ગ્રેઈન ની ઢબ છે જે ઢારણ માઇક્રોસ્ટ્રક્ચરના પ્રતિનિધિ છે SLM પ્રક્રિયા કરતા ઓછી છિદ્રાળુતા સાથે ઇલેક્ટ્રોન બીમ ખૂબ અદ્યતન અને ખામી મુક્ત છે કારણ કે સ્પોટ સાઇઝ હીટિંગ દ્વારા નિયંત્રિત ગ્રેઈન ની રચના દ્વારા તમને શ્રેષ્ઠ આઉટપુટ મળે છે રેખાકીય અને સ્તર પ્રમાણે પાવડર બેડ પ્રક્રિયા પાવડર બેડ પ્રક્રિયાઓ રેપિડ મેન્યુફેક્ચરિંગ માટે સૌથી સાનુકૂળ સામાન્ય અભિગમ સાબિત થઇ છે પદાર્થના ઉત્પાદન અને કાર્યક્રમોની ઉપલબ્ધ વિશાળ વિવિધતા કોઈપણ અન્ય અભિગમ પાવડર બેડને વટાવી જાય છે જો કે ખર્ચાળ લેસર અથવા ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ હકીકત એ છે કે બીમ કોઈપણ સમયે પદાર્થના માત્ર એક બિંદુ પર પ્રક્રિયા કરી શકે છે પ્રણાલીની એકંદર કિંમતનો અર્થ એ છે કે તેમાં સુધારા માટે નોંધપાત્ર જગ્યા છે કારણ કે લેસર બિંદુ બિંદુ થી બિંદુ જઈ શકે છે EBM પણ બિંદુ થી બિંદુ જઈ શકે છે તેથી હવે બિંદુ થી બિંદુ જવાને બદલે જો હું નાનો માસ્ક મૂકી શકું અને પ્રકાશ પડવા દઉં તેથી જો આખી વસ્તુ એક લાઇન તરીકે કરવામાં આવે તો ખૂબ જ ઉચ્ચ રીઝોલ્યુશનવાળા એક તબક્કામાં કામ થાય છે પરિણામે સંખ્યાબંધ સંસ્થાઓએ એક જ સમયે પદાર્થમાં રેખાઓ અથવા સ્તરોને જોડવાની રીતો વિકસાવી છે તેથી ફોટોલિથોગ્રાફીની જેમ ફોટોલિથોગ્રાફી શું છે તમારી પાસે પ્રકાશ છે માત્ર એક એક્સ રે લો તમે એક એક્સ રે લીધો છે તમે એ એક્સ રે સપાટ પારદર્શક ટ્યુબ લાઇટ બોક્સ પર નિશ્ચિત કર્યું છે અને ડોક્ટર એક્સ રે જુએ છે તેથી તે લગભગ સમાન છે ટ્યુબ લાઇટ બીજી બાજુથી આવી રહી છે એક્સ રે એક માસ છે જે ટોચ પર મૂકવામાં આવે છે અને ડોક્ટર આ બાજુથી જોઈ રહ્યા છે તેથી જો પ્રકાશને માસ્ક માંથી પસાર થવા દેવામાં આવે અને જો તે માસ્ક હોય તો પ્રકાશનો પ્રયાસ કરો જે પદાર્થ પર મારવાનો પ્રયત્ન કરે છે જે કંઈ નથી પરંતુ પાવડર બેડ છે તો પછી તમે એક સાથે જ સમગ્ર સ્તરની માહિતી મેળવો છો તમે બિંદુ રેખા સ્તર અથવા રેખા સ્તર અથવા સ્તર કરી શકો છો બધા 3 વિકલ્પો શક્ય છે જો તમે બિંદુ કરો તો આપણે લેસરનો ઉપયોગ કરીએ છીએ આપણે બાઈન્ડરનો ઉપયોગ કરીએ છીએ આપણે EB નો ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે લાઇનનો ઉપયોગ કરીએ છીએ તે એક નિરાચ્છાદન છે આપણે એક સાથે જ કરી શકીએ છીએ તેથી તમે ધાતુ પાવડર સાથે પોલિમર મિશ્રિત કરો છો અને પોલિમર શક્ય એટલી UV લાઇટથી સાજો થાય છે પરિણામે સંખ્યાબંધ સંસ્થાઓ લાઇન અને પદાર્થના સ્તરોને એક સમયે ફ્યુઝ કરવાની રીતો વિકસાવી રહી છે જોકે આ પ્રક્રિયાઓ હાલમાં સીધી પ્રક્રિયા ધાતુમાં તાપમાન ઘટાડવા માટે વપરાય છે રેખા મુજબ અથવા સ્તર મુજબ પોલિમર પ્રક્રિયા કરવાની સંભાવના PBF અથવા પાવડર બેડ પ્રક્રિયાના નિર્માણ દરમાં વધારો કરી શકે છે આમ તેમને વધુ ખર્ચ અસરકારક બનાવે છે તમે અહીં જુઓ આ ઉદાહરણ છે હું ઉપરથી ઇન્ફ્રારેડ આપું છું તમારી પાસે માસ્ક છે પછી તમારી પાસે બેડ છે તમારી પાસે આ ફીડર કારતૂસ છે ફીડર કારતૂસમાંથી આ રોલર ફરે છે ટેબલ પર સામગ્રી ઉમેરો અને ટેબલ સિંક થાય છે તેથી તમને માસ્ક લેયર પર માહિતીનો એક સ્તર મળે છે IR ને ખુલ્લો રાખવામાં આવે છે તેથી તમને માહિતીનો એક સ્તર મળે છે આ પ્રક્રિયાઓની ટોચની 3 પર બહુકોણમાં ફ્યુઝન પાવડર બેડ હીટને પ્રેરિત કરવા માટે ઇન્ફ્રારેડનો ઉપયોગ કરતી તમામ 3 ની નીચે ચર્ચા કરવામાં આવશે મૂળભૂત રીતે તમારી પાસે ત્યાં ધાતુ અને પોલિમર પણ હોઈ શકે છે અથવા તમે માત્ર પોલિમરનો ઉપયોગ કરી શકો છો પાવડર બેડ નો કયો ભાગ ફ્યુઝ થાય છે અને કયો ભાગ ફ્યુઝ નથી થતો તે મુખ્ય તફાવત છે તેથી તમે માસ્ક ટાઈપ નો ઉપયોગ કરી શકો છો તમે ભાગમાં શોષણક્ષમતા વધારનાર એજન્ટની પ્રિન્ટિંગનો ઉપયોગ કરી શકો છો અને પછી ભાગ ની બહાર સિન્ટરિંગ અવરોધકમાં સિન્ટરિંગ પ્રિન્ટિંગ કરી શકો છો તે ઇંકજેટ છે તેથી શોષણક્ષમતા વધારનાર એજન્ટની ઇંકજેટ પ્રિન્ટિંગ અહીં છે તેથી અહીં તમે માત્ર ઇંક કરો છો જેટ છાપવામાં આવે છે અને પછી તમે ઇન્ફ્રારેડનો ઉપયોગ કરો છો આ ઇન્ફ્રારેડ એક સ્તર બનાવવા માટે છે ત્રીજું સિન્ટર્ડ ઈનહેબિટન્ટસ નું ઇંકજેટ પ્રિન્ટિંગ બનશે તેથી તમારી પાસે ઇન્ફ્રારેડ છે તમારી પાસે માહિતીનો એક સ્તર છે એકલો કેન્દ્રનો ભાગ બહારનો ભાગ થઈ ગયો છે કેન્દ્રનો ભાગ પૂર્ણ થયો નથી માસ્ક દ્વારા થર્મલ ઉર્જાને ઇન્ફ્રારેડ કરવા માટે એક સમયે સમગ્ર સ્તરનો સંપર્ક અને પાવડર બનાવવાનું ઝડપી સ્તર આ તકનીકની મુખ્ય લાક્ષણિકતાઓ છે તેમની પાવડર ડિલિવરી પ્રણાલી 3 સેકન્ડમાં નવું લેયર જમા કરી શકે છે હીટ ઉર્જા એક ઇન્ફ્રારેડ હીટર દ્વારા પૂરી પાડવામાં આવે છે ડાયનેમિક માસ પ્રણાલી માં આપણે DMD નો ઉપયોગ કરી શકીએ છીએ અથવા તમે ફક્ત જૂના દિવસોની જેમ ફિલ્મીંગ ચાલુ રાખી શકો છો સતત ફિલ્મ રોલ પસાર થયો હોય તો તમે મૂવી જોઈ શકો છો તેથી એ જ રીતે હીટર અને પાવડર વચ્ચે શાહીને કાગળ પર સ્થાનાંતરિત કરવા માટે ફોટોકોપિયરમાં એવી જ ડાયનેમિક માસ પ્રણાલી નો ઉપયોગ થાય છે પ્રારંભિક દિવસોમાં લેયર ફોટો પોલિમરાઇઝેશન માટે ક્યુબિટલ દ્વારા કલ્પના કરાયેલ વિચારનો આ ECR નો પુનર્જન્મ છે SMS માસ્ક ઇન્ફ્રારેડ ઊર્જાને પાવડર બેડ પર ટકવા દે છે જે સ્તરમાં સૂચવવામાં આવે છે UK ની લોફબોરો યુનિવર્સિટી માં હાઇ સ્પીડ સિન્ટરિંગ પ્રક્રિયા વિકસાવવામાં આવી રહી છે ઘણી વિવિધતાઓ પર હજી સંશોધન ચાલી રહ્યું છે હાઇ સ્પીડ સિન્ટરિંગ અને ઇંકજેટ પ્રિન્ટરનો ઉપયોગ પાવડર બેડ પર ઇંક જમા કરવા માટે થાય છે જે સ્તરના ભાગોના ક્રોસ સેક્શનનું પ્રતિનિધિત્વ કરે છે આસપાસના સ્તરની તુલનામાં ઇંક ખાસ કરીને ઇન્ફ્રારેડ શોષણને નોંધપાત્ર રીતે વધારવા માટે ઘડવામાં આવે છે તેથી ઇંક ફેલાયેલી છે તમારી પાસે ઇન્ફ્રારેડ છે ઇંક પાવડર ના સાંધાને મટાડે છે તમને ભાગ મળે છે ઇન્ફ્રારેડ હીટરનો ઉપયોગ ઇંક જેટીંગને પગલે ઝડપથી સમગ્ર પાવડર બેડને સ્કેન કરવા માટે થાય છે આમ આ પ્રક્રિયા લાઈન વાઈઝ પ્રક્રિયાનું ઉદાહરણ છે છાપેલા વિસ્તારની સરખામણીમાં ના છપાયેલ વિસ્તારની શોષણક્ષમતા વચ્ચેનો તફાવત એટલે કે છાપેલ વિસ્તાર સિન્ટર માંથી પૂરતી ઊર્જા શોષી લેતો નથી જ્યારે જ્યાં છાપેલ ઇંક હોય ત્યાં પાવડર તે શોષી લે છે ફરીથી ફ્યુઝ્ડ અને ઇન્ફ્યુઝ્ડ પ્રદેશ વચ્ચે ભેદ પાડતા પરિબળ તરીકે જ્યાં ઊર્જાનું વિસ્તૃત શોષણ થાય છે જ્યાં પ્રિન્ટિંગ થાય છે જ્યાં ઇંક સામાન્ય રીતે રાખોડી અથવા કાળી હોય છે અને આમ અંતિમ ભાગના રંગને અસર કરે છે ત્રીજો અભિગમ તમે માત્ર ત્યાં શાહી મુકો અને ઇંક મટાડવામાં આવે છે ઝડપી પાવડર બેડ ફ્યુઝનનો ત્રીજો અભિગમ સિલેક્ટિવ ઈન્હિબિશન સિન્ટરિંગ પ્રક્રિયા છે હાઇ સ્પીડ સિન્ટરિંગથી વિપરીત સિન્ટરિંગ ઈન્હિબિશન પ્રિન્ટિંગ માં તેવા પ્રદેશમાં છાપવામાં આવે છે જ્યાં ફ્યુઝન ઇચ્છિત નથી ત્યારબાદ ઇન્ફ્રારેડના સંપર્કમાં આવે છે આ કિસ્સામાં પ્રસાર સાથે અવરોધક દખલ અને સિન્ટરિંગમાં રહેવા માટે સપાટીની ગુણધર્મો હા સિન્ટરિંગ તે માત્ર નકારાત્મક છે સિન્ટરિંગ અવરોધક પ્રદેશમાં છાપવામાં આવે છે જ્યાં ફ્યુઝન ઇચ્છનીય નથી તમે અગાઉની પ્રક્રિયામાં નેગેટિવ મૂકો આ કિસ્સામાં અવરોધક અનુમાન પ્રસાર સાથે દખલ અને સિન્ટરિંગમાં રહેવા માટે સપાટીની ગુણધર્મો વધુમાં સંશોધકોએ પાવડર પથારીના ભાગને માસ્ક કરવા માટે જંગમ પ્લેટોનો પણ ઉપયોગ કર્યો છે જ્યાં નિષેધની માત્રાને ઘટાડવા માટે સિન્ટરિંગની જરૂર નથી એકરસ ધાતુ આચ્છાદન પ્રણાલી માં ઘણી પ્રક્રિયાઓ વિકસાવવામાં આવી છે જે લેસર દ્વારા બનાવેલા મેલ્ટ પૂલ માં ધાતુ પાવડર ને નાખવાના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે તમારી પાસે એક લેસર હશે જે આવે છે અને અથડાય છે પછી તમારી પાસે વાયુ સાથે પાવડર ધાતુ પૂરવઠો આવે છે અને અહીં આ વાયુ ફીડિંગ ને પકડી રાખવા માટે એક પ્લેટ છે જેથી કણ સપાટી પર અથડાય છે અને વાયુનો ઉપયોગ થાય છે તેથી આ પ્રક્રિયાને ફ્યુઝ્ડ ધાતુ ડિપોઝિશન fused પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અથવા તેને લેન્સ લેસર એન્જિનિયર્ડ નેટ શેપિંગ કહેવામાં આવે છે તે જ્હોન હોપકિન્સન યુનિવર્સિટી માં વિકસાવવામાં આવ્યું હતું અહીં લેસર પ્લેટને ખસેડે છે જ્યાં 2 વાયુઓ છે તે પણ ખસેડે છે તે બધુ કોક્સિયલ છે તમે તેને મેળવો છો અને પછી તેને ખવડાવવા માટે વાહક ગેસનો પણ ઉપયોગ થાય છે જ્યાં સુધી લેસરની વાત છે પ્રક્રિયાના પરિમાણો લેસર પાવર સ્પોટ વ્યાસ પલ્સ અવધિ આવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્કેનિંગ સંબંધિત ગુણધર્મો સ્કેનિંગ સ્પીડ સ્કેનિંગ સ્પેસ અને સ્કેનિંગ પેટર્ન ખૂબ મહત્વની છે પાવડર સંબંધિત કણોનું કદ કણોનો આકાર વિતરણ પાવડર બેડ ની ઘનતા સ્તરની જાડાઈ અને પદાર્થની પ્રોપર્ટી છે તાપમાન સંબંધિત પરિમાણો પાવડર બેડ તાપમાન પાવડર ફીડર તાપમાન અને તાપમાન એકરૂપતા આ પ્રક્રિયાના કેટલાક પરિમાણો છે જે નિયંત્રિત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વ્યાખ્યાયન માં પુનરાવર્તન કરવા માટે આપણે જે આવરી લીધું હતું તે ધાતુ અને સિરામિક ધાતુ ભાગ સર્જન માટે શું અભિગમ છે પાવડર બેડ ફ્યુઝનના વિવિધ પ્રકારો સમજાવો આપણે એક બિંદુ જોયું પછી આપણે એક રેખા કહીએ પછી આપણે એક સ્તર બનાવતા જોયા પાવડર આધારિત એકરસ માટે વપરાતા વિવિધ પદાર્થ શું છે આ કેટલીક બાબતો છે જે આપણે આ વ્યાખ્યાયન માં જોઈ છે ખુબ ખુબ આભાર